ડાયઈલેક્ટ્રીક મટીરીયલ્સની હાજરીમાં ઇલેક્ટ્રોસ્ટેટીક્સ I ડાયઈલેક્ટ્રીક મટીરીયલ્સ ને જોતા આપણે પોલરાઈઝેબલ મટીરીયલ્સનો પરિચય આપ્યો હતો આપણે આ કવાન્ટીટીઝ રજૂ કરી હતી ઇલેક્ટ્રીક ડિસ્પ્લેસમેન્ટ આપણે પોલરાઇઝેશન વિશે વાત કરી આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડ વિશે વાત કરી છે આપણે બાઉન્ડ ચાર્જીસ વિશે વાત કરી હતી ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં આપણે આ કવાન્ટીટીઝનો ઉપયોગ કરીને સમસ્યાઓ કેવી રીતે હલ કરીએ હવે આપણે ડાયઈલેક્ટ્રીકસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને લિનીયર ડાયઈલેક્ટ્રીકસ આ એવા મટીરીયલ્સ છે જેમાં તેમની પોતાની પાસે પોલરાઇઝેશન નથી પરંતુ જો તેઓને ઇલેક્ટ્રીક ફિલ્ડમાં મૂકવામાં આવે તો પછી તેઓ પોલરાઇઝેશન P ડેવલપ કરે છે જે e0E ની બરાબર છે જ્યાં E એ r પરનું ફિલ્ડ છે ચાલો હું આ સ્પષ્ટ રીતે લખું Pe0E અને P એ r પર પોલરાઇઝેશન છે હું માત્ર જાણ માટે નોંધો કે E એપ્લાઇડ ફિલ્ડ ને સમાન નથી તે એ પોઇન્ટ પર લોકલ E ની બરાબર છે જે એપ્લાઇડ ફિલ્ડ અને પોલરાઇઝેશનને કારણે આવતા ઇન્ડ્યુસ્ડ ચાર્જીસ ને કારણે મળતા ફિલ્ડનું સંયોજન હશે E એપ્લાઇડ ફિલ્ડની બરાબર નથી તે r પરનું ફિલ્ડ છે e ઇલેક્ટ્રીક સસેપ્ટિબિલિટી તરીકે ઓળખાય છે જે એપ્લાય કરેલા ઇલેક્ટ્રીક ફિલ્ડ માટે સિસ્ટમ કેટલી રિસ્પોન્સિવ છે તે દર્શાવે છે તેથી r પર ડિસ્પ્લેસમેન્ટ D0EP છે જેને હું 01eE લખી શકું છું આ કવાન્ટીટી 1e ને આપણે K અથવા ડાયઈલેક્ટ્રીક કોન્સ્ટન્ટ કહીશું તેથી ડાયઈલેક્ટ્રીક મટીરીયલ DK0E થશે અને કેટલીકવાર આપણે તેને E તરીકે લખીએ છીએ જ્યાં એ મટીરીયલની પરમિટીવીટી છે D0EP01eEK0Eϵ E હવે ચાલો આપણે જોઈએ કે ડાયઈલેક્ટ્રીકસ ની હાજરીમાં પ્રોબ્લમ સોલ્વ કરવા માટે મારે શું જોઈએ છે આપણી પાસે શું છે આપણી પાસે D માટેના સમીકરણો છે D નું ડાયવર્જન્સ Dfree છે મારી પાસે આ એક સમીકરણ છે મારી પાસે બીજું સમીકરણ છે કે E0 જે દર્શાવે છે કે હું E ને પોટેન્શિયલના ગ્રેડિયન્ટ V તરીકે લખી શકું છું ચાલો હવે આપણે કોઈક ડાયઈલેક્ટ્રીક મટીરીયલ અને કોઈક ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તે ઇલેક્ટ્રીક ફિલ્ડ ઉત્પન્ન કરે છે તો D નું ડાયવર્જન્સ Dfree છે અને E V છે પરંતુ હવે મારે આ મટીરીયલની અંદર કયું પોલરાઇઝેશન છે તે રિલેટ કરવું છે ચાલો હું આ ભૂંસી નાખું આ મટીરીયલની અંદરનું પોલરાઇઝેશન D અથવા E માટે શું છે અને તે D અને E અથવા P અને E વચ્ચેના સંબંધને કન્સ્ટીટયુટીવ રિલેશન કહેવાય છે અને આ સંબંધ આપણે પહેલેથી જ લિનીયર ડાયઈલેક્ટ્રીકસ માટે લખેલો છે આ અહીં લિનીયર ડાયઈલેક્ટ્રીકસ માટે આપવામાં આવ્યું છે તેથી આપણી પાસે D નું ડાયવર્જન્સ Dfree છે આપણી પાસે E છે આપણી પાસે DK0E છે જે K0 ના બરાબર છે તેથી આપણને 0 free સમીકરણ મળશે Dfree E DK0E K0 0 free અને હવે મારે શું કરવાની જરૂર છે જો તમે આ આખી વસ્તુને ડાયઈલેક્ટ્રીક માધ્યમ તરીકે વિચારો એક માધ્યમ અહીં અને કદાચ બીજુ માધ્યમ અહીં બહાર તો અહીં K બદલાઈ રહ્યો છે તો બાઉન્ડ્રી ના ઇન્ટરફેસ પર હું શું કરી શકું તેથી ત્રીજી વસ્તુ જેની મને જરૂર છે તે છે ઇન્ટરફેસ પર બાઉન્ડ્રી કન્ડીશન્સ અને તે હું Dfreeપરથી સરળતાથી મેળવી શકું છું હું ગૌસ થીયરમ Gauss's theorem દ્વારા લખી શકું છું કે D 2 D 1free છે ચાલો જોઈએ કે તેનો અર્થ શું છે Dfree D 2 D 1free તેથી ધારો કે અહીં એક ઇન્ટરફેસ છે આ માધ્યમ 1 છે આ માધ્યમ 2 છે આ માધ્યમ વેક્યુમ પણ હોઈ શકે છે અને અહીં D1 છે અહીં D2 છે જો હું અહીં નાનું ગૌસીયન બોક્સ લઉં સ્લાઇડનો સંદર્ભ સમય 0716 ચાલો આપણે અહીં આ રીતે નોર્મલ લઈએ અને અહીં આ રીતે નોર્મલ લઈએ અને D પર ગૌસ થીયરમ એપ્લાય કરીએ જે Dfree ને સંતોષે છે જે મને D dVfree dV આપે છે જેને હું D dSfree dV તરીકે લખી શકું છું હવે હું આ બોક્સનું કદ નાનું બનાવું તો પછી આ મને આપશે અહીં હું D ની દિશા બધે સમાન રાખીશ તેથી હું આને D2 n12 D1 n12 લખી શકું છું કારણકે n12 આની વિરુદ્ધ છે હવે જેમ હું બોક્સને નાનું બનાવું એક માત્ર ચાર્જ જે અહીં બાકી રહેશે તે free × Area ના બરાબર રહેશે અહીં પણ Area × D2 n12 D1 n12 હશે ચાલો આપણે તેને થોડુ વધુ કાળજીપૂર્વક લખીએ Height × Area × D2 n12 D1 n12free × Area × Height આ બોક્સ છે આ એરિયા છે અને આ ઊંચાઈ છે આ કેન્સલ થશે અને મને D2 જો કોઈ ફ્રી ચાર્જ ન હોય તો પછી D કન્ટિન્યુઅસ હશે તો તે એક બાઉન્ડ્રી કન્ડીશન છે D dVfree dV D

n12 D1 n12free અન્ય બાઉન્ડ્રી કન્ડીશનમાં ફરી આ સપાટી પર નજર નાખો અહીં E જુઓ બાજુ 1 પર E બાજુ 2 પર E અહીં E0 છે અને તેથી જો હું આ રીતે લૂપ લઉં અને આના પર સ્ટોક્સ થીયરમ Stokes' theorem એપ્લાય કરું તો Ell 1 Ell 2 થશે જે V ઇન્ટરફેસની એક્રોસમાં કન્ટિન્યુઅસ હોવાને સમકક્ષ હશે તો ચાલો આ બધાનો સારાંશ આપીએ મારી પાસે શું છે મારે પ્રોબ્લમ્સ સોલ્વ કરવાની છે D નું ડાયવર્જન્સ Dfreeછે મારી પાસે E V છે અહીં મેં લખેલું છે ત્યાં પોટેન્શિયલ V આવશે મારી પાસે કન્સ્ટીટયુટીવ રિલેશન પણ છે DK0E અથવા તેની સમકક્ષ લોકલ પોલરાઇઝેશન Pe0E છે અને પછી હું આમાં બાઉન્ડ્રી કન્ડીશન્સનો ઉમેરો કરું છું અને બાઉન્ડ્રી કન્ડીશન એ છે કે ઇન્ટરફેસ પર D માં ફેરફાર એ bound ની બરાબર છે અને V કન્ટિન્યુઅસ છે આની મદદથી આપણે લિનીયર ડાયઈલેક્ટ્રીકસની બધી પ્રોબ્લમ્સ સોલ્વ કરી શકીએ છીએ કારણકે હવે મને આ કન્સ્ટીટયુટીવ રિલેશનની ખબર છે ચાલો એક ઉદાહરણ હલ કરીએ આ એક સરળ ઉદાહરણ હશે કે મારી પાસે પોઇન્ટ ચાર્જ છે જે ડાયઈલેક્ટ્રીક કોન્સ્ટન્ટ K ધરાવતા અનંત ડાયઈલેક્ટ્રીક માધ્યમમાં છે તમે તમારા બારમાં ધોરણથી પહેલેથી જ જવાબ જાણતા હશો કે આ ઇલેક્ટ્રીક ફિલ્ડ E1KQ4π01r2 દ્વારા આપવામાં આવે છે આપણે ગાણિતીક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આ જવાબ મેળવીશું મારી પાસે D નું ડાયવર્જન્સ D એ free ના બરાબર છે ચાલો આ પોઇન્ટને ઓરિજીન તરીકે લઈએ પછી હું આને Q તરીકે લખી શકું છું આ મારું સમીકરણ 1 છે મારી પાસે E0 છે જે મને E V આપે છે હવે લિનીયર ડાયઈલેક્ટ્રીકનું ડાયવર્જન્સ DK0E છે અને તેથી આ K0V થશે આ તરત જ મને D નું ડાયવર્જન્સ D K02VQ δ આપે છે અથવા 2VQK0δ આપે છે આ તે સમીકરણ છે જે મને જવાબ આપશે પરંતુ મને તેનો જવાબ પહેલેથી જ ખબર છે આ એક પોઇન્ટ ચાર્જ સમીકરણ ની સમકક્ષ છે જે મુજબ જો કેન્દ્ર પર એક પોઇન્ટ ચાર્જ હોય તો આ Q0δ ની બરાબર છે તેના બદલે હવે મારી પાસે જે સમીકરણ છે તે 2V 10δ છે તેથી આ મુજબ VQ4π0K1r મળશે હવે પછીનાં વ્યાખ્યાનમાં જ્યારે કેટલાક ચાર્જ વિતરણની સાથે લિનીયર ડાયઈલેક્ટ્રીકસ હાજર હોય ત્યારે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શીયલ અને સંબંધિત ક્ષેત્ર માટેના કેટલાક વધુ ઉદાહરણો જોઈશું